અગાઉ આપણે વિવિધ કાર્યો દ્વારા સહન કરવામાં આવેલા ઇન્વર્શ઼નને ઓળખવા માટે કેટલાક આંકડાકીય વિશ્લેષણ કર્યા અને તે સમયગાળા જેના માટે ઇન્વર્શ઼ન થાય છે એ ડાયરેક્ટ ઇન્વર્શ઼નના વિશ્લેષણ માટે આપણે જે ઉદાહરણ કર્યું હતું એ સમાન છે સમાન સમસ્યા ધ્યાનમાં લેવામાં આવે છે અને ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼ન અને અવધિને ઓળખવાની છે અને કોષ્ટકના રૂપમાં રજૂ કરવાની છે છેલ્લા પ્રવચનની સમાન સમસ્યાને ધ્યાનમાં લેતા આપણે ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼નને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ ટી1 અને ટી2 નીચા અગ્રતા કાર્યોમાં કોઈ ઇન્વર્શ઼નનું કારણ બનશે નહીં કારણ કે તે પહેલેથી જ ઉચ્ચ અગ્રતાના છે અને ઉચ્ચ અગ્રતાવાળા કાર્યો ઇન્વર્શ઼નનું કારણ નથી અહીં ટી4 રિસોર્સ R2 નો ઉપયોગ કરી રહ્યું છે અને જેમ ટી1 રિસોર્સની રાહ જોઈ રહ્યું છે તો પછી ટી4 ની અગ્રતા ટી1 ની બરાબર વધશે અને ઉચ્ચ અગ્રતાના કાર્યો એટલે કે ટી 2 અને ટી3 5 એકમ સમય માટે ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે છે રિસોર્સ R3 માટે જ્યારે ટી6 તેનો ઉપયોગ કરે છે અને ટી2 રિસોર્સ માટે રાહ જોઈ રહ્યું છે પછી ટી3 ટી4 અને ટી5 ને સીપીયુનો ઉપયોગ કરવાથી અટકાવવામાં આવશે કેમ કે ટી 6 ટી2 ની અગ્રતા સાથે એક્સિક્યૂટ કરવામાં આવશે આમ ટી3 ટી4 અને ટી5 ટી6 ના રિસોર્સ R3ના ઉપયોગને કારણે 8 એકમો માટે ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼ન માંથી પસાર થાય છે અને ટી2 ટી3 ટી4 ના રિસોર્સ R2 ના ઉપયોગને કારણે 5 એકમો માટે ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼ન માંથી પસાર થાય છે જે અહીં રજૂ કરવામાં આવ્યું છે એ જ ઉદાહરણ માટે અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન માટેનું વિશ્લેષણ નીચે મુજબ છે ટી1 અને ટી2 કોઈ પણ અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼નનું કારણ બનશે નહીં કારણ કે આ નીચા પ્રાધાન્યતાનાં કાર્યો છે અને ઉચ્ચ અગ્રતાનાં કાર્યો નીચા પ્રાધાન્યતાના કાર્યોમાં ઇન્વર્શ઼નનું કારણ નથી પરંતુ તે નીચી પ્રાધાન્યતાનાં કાર્યો છે જે ઉચ્ચ અગ્રતા કાર્યોનાં ઇન્વર્શ઼નનું કારણ બને છે માની લો કે ટી4 રિસોર્સ R2 નો ઉપયોગ કરી રહ્યો છે અને તે પછી વર્તમાન સિસ્ટમ સીલીંગ કાર્ય ટી1 ની પ્રાધાન્યતા સમાન સેટ કરવામાં આવશે અને આ સ્થિતિમાં ટી2 ને તેને જરૂરી કોઈપણ રિસોર્સને એક્સેસની કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેથી તે 5 એકમો માટે અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન સહન કરે છે જે ટી4ના રિસોર્સ R2ના ઉપયોગની સમાન છે ટી1 પણ એક ઇન્વર્શ઼ન સહન કરે છે જ્યારે તે રિસોર્સ R1ની વિનંતી કરે છે કારણ કે તેની પ્રાધાન્યતા સીલીંગ કરતાં વધારે નથી રિસોર્સ R3 માટે જ્યારે ટી6 રિસોર્સ R3 નો ઉપયોગ કરે છે ત્યારે CSC ટી2 ની અગ્રતાની સમાન સેટ કરવામાં આવે છે અને તે કિસ્સામાં જો ટી4 રિસોર્સ R2 નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે તો તેને અટકાવવામાં આવશે અને મહત્તમ સમયગાળો જેના માટે તે ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે છે તે 8 યુનિટ છે અને તે જ રીતે ટી 2 ને રિસોર્સ R1 નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં કારણ કે તેની પ્રાધાન્યતા R3 ની સીલીંગ પ્રાધાન્યતા કરતા વધારે નથી આ એક કોષ્ટકના સ્વરૂપમાં રજૂ થઈ શકે છે ટી1 અને ટી2 ટી4 ના R2ના ઉપયોગને કારણે 5 એકમો માટે ઇન્વર્શ઼ન માંથી પસાર થાય છેટી4 અને ટી2 ટી6 ના R3ના ઉપયોગને કારણે ઇન્વર્શ઼ન માંથી પસાર થાય છે અને ટી 5 કોઈ પણ અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼નમાંથી પસાર થતા નથી કારણ કે તે કોઈપણ રિસોર્સ નો ઉપયોગ કરતા નથી વિકસિત કોષ્ટકો હંમેશા અપર ટ્રાઇઍન્ગ્યૂલર મેટ્રિક્સના રૂપમાં હોય છે બધા મૂલ્યો અપર ટ્રાઇઍન્ગલ્માં છે કારણ કે કાર્ય ઉચ્ચ અગ્રતા કાર્યોને કારણે કોઈ ઇન્વર્શ઼ન સહન કરતું નથી જો કોઈ ઉચ્ચ પ્રાધાન્યતા કાર્ય કોઈ રિસોર્સનો ઉપયોગ કરી રહ્યું હોય અને નીચી અગ્રતા કાર્યને તેની જરૂર હોય તો તે ઇન્વર્શ઼ન નથી ઇન્વર્શ઼ન ત્યારે થાય છે જ્યારે નીચી નીચા અગ્રતા કાર્ય રિસોર્સનો ઉપયોગ કરે છે અને ઉચ્ચ અગ્રતા કાર્ય રાહ જોતા હોય છે તે ખરેખર સિમેટ્રિકલ નથી કારણ કે ઇન્વર્શ઼ન એક રીતે થાય છે એટલે કે જ્યારે નીચા પ્રાધાન્યતા કાર્ય રિસોર્સનો ઉપયોગ કરે છે અને ઉચ્ચ પ્રાયોરિટી કાર્ય રાહ જુએ છે અને બીજી રીતે તે સાચું નથી તેથી તે અપર ટ્રાઇઍન્ગ્યૂલર મેટ્રિક્સ છે બધા પ્રકારના ઇન્વર્શ઼ન ધ્યાનમાં રાખીને કોઈ કાર્ય કેટલા મહત્તમ સમય માટે ઇન્વર્શ઼નમાંથી પસાર થાય તે નીચે શોધવામાં આવ્યું છે નોંધવાની પ્રથમ બાબત એ છે કે કોઈ કાર્ય ફક્ત એક જ ઇન્વર્શ઼ન સહન કરી શકે છે ડાયરેક્ટ ઇન્વર્શ઼ન અથવા તો અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન અને તે મલ્ટિપલ ઇન્વર્શ઼નને સહન કરી શકતું નથી 3 કોષ્ટકોનું વિશ્લેષણ કર્યા પછી તે કહી શકાય કે મહત્તમ સમયગાળો જેના માટે તે ઇન્વર્શ઼ન સહન કરી શકે છે તે 3 કોષ્ટકોમાં કાર્યને અનુરૂપ એન્ટ્રીનું મહત્તમ મૂલ્ય છે જો મહત્તમ સમયગાળો જેના માટે કોઈ કાર્ય ઇન્વર્શ઼નમાંથી પસાર થઈ શકે એ જાણીતું હોય તો પછી કાર્યોની સમયપત્રકતાને જાણવાનો પ્રશ્ન ઉભો થાય છે જેમ કે આપણે રેટ મોનોટોનિક શિડ્યુલરમાં વિશ્લેષણ કર્યું હતું લિયુ અને લેહોકઝકીના પરિણામ સુનિશ્ચિતતા નક્કી કરવા ઉપયોગમાં લેવાયા હતા અને દરેક કાર્ય માટે એક્ઝેક્યુશન સમયનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે સમય કે જેના માટે તમામ ઉચ્ચ અગ્રતા કાર્યોને રિસોર્સનો ઉપયોગ કરવો જરૂરી હતો આવા અભિવ્યક્તિનું સ્વરૂપ જ્યાં અવધિ અંતિમ સમયગાળાની સમાન હતી જ્યારે ક્રિયાઓ રિસોર્સને વહેંચે છે ત્યારે ટર્મ bi જે અહીં બ્લૉકિંગ થવાનો કુલ સમય છે જેની અહીં જરૂર છે અને નીચા પ્રાધાન્યતાનાં કાર્યોના ખાતામાં રિસોર્સ માટે પણ bi છે એકવાર જ્યારે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે 3 વિવિધ પ્રકારના ઇન્વર્શ઼ન માટેના 3 કોષ્ટકો નક્કી કરવામાં આવે પછી તે કાર્ય સાથે સંબંધિત ઉચ્ચતમ એન્ટ્રી નક્કી કરવામાં આવે છે અને પછી તે મૂલ્યનો ઉપયોગ કાર્ય સમૂહ સુનિશ્ચિત થાય છે કે કેમ તે નક્કી કરવા માટે થાય છે પછી પ્રશ્ન ઉભો થાય છે કે શું ડાયનામિક પ્રાયોરિટી સિસ્ટમમાં પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલનો ઉપયોગ કરી શકાય છે ઉદાહરણ તરીકે પ્રારંભિક ડેડ્લાઇન પ્રથમ શિડ્યુલર શું આપણે EDF સાથે રિસોર્સ શેરિંગ પ્રોટોકોલનો ઉપયોગ કરી શકીએ ડાયનામિક પ્રાયોરિટી સિસ્ટમમાં કાર્યોની પ્રાથમિકતાઓ સમય સાથે બદલાતી રહે છે અને તે કેટલા ડેડ્લાઇનની નજીક છે તેના આધારે અગ્રતા વધતી રહે છે પરંતુ જો રિસોર્સ વહેંચણી માટે ધ્યાનમાં લેવામાં આવતા પ્રોટોકોલ્સનું અવલોકન કરવામાં આવે અને પછી તે રિસોર્સનો ઉપયોગ કરતા કાર્યોની પ્રાથમિકતાઓના આધારે સીલીંગ પ્રાયોરિટી અસાઇન કરવામાં આવે છે પછી જો કાર્યોની પ્રાથમિકતાઓ બદલાતી રહે છે તો પછી વ્યક્તિએ સીલીંગ પ્રાયોરિટીનું પુનર્નિર્માણ કરવાનું ચાલુ રાખવું જોઈએ અહીં પ્રત્યેક સમયે કોઈ કાર્યની અગ્રતા બદલાય છે અને રિસોર્સ સાથે સંકળાયેલ વર્તમાન સિસ્ટમ સીલીંગને બદલવાની જરૂર છે અને આ ખૂબ જ ઓવરહેડ છે કારણ કે ત્યાં ઘણા ઇન્સ્ટન્સ હોઈ શકે છે અને કાર્યોની પ્રાથમિકતાઓ વારંવાર બદલાય છે અને દરેક વખતે ત્યારે રિસોર્સ સાથે સંકળાયેલ વર્તમાન સિસ્ટમ સીલીંગ પર આ કરવાની જરૂર હોય છે આને બદલવાની જરૂર છે અને તેથી જો કોઈ ડાયનામિક પ્રાયોરિટી શેડ્યૂલિંગ એલ્ગોરિધમનો ઉપયોગ કરી રહ્યું છે તો પછી તે પરિસ્થિતિમાં કોઈ રિસોર્સ વહેંચણી પ્રોટોકોલનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે તેથી જો આપણે બધી રીઅલ ટાઇમ એપ્લિકેશનોનું વિશ્લેષણ કરીએ છીએ જ્યાં કાર્યો નોન ટ્રીવીઅલ હોય છે અને તેઓ એકબીજા સાથે રિસોર્સ વહેંચે છે તો તે અચૂકપણે મોનોટોનિક શિડ્યુલર અથવા તેનું નાનું એક વેરિએશન છે જેનો ઉપયોગ કરવામાં આવે છે આ 3 પ્રોટોકોલની તુલના કરવામાં આવશે કારણ કે આ બધા 3 પ્રોટોકોલનો ઉપયોગ કેટલાક કાર્યક્રમોમાં અથવા તેમના ફાયદાઓના આધારે અન્યમાં થાય છે સૌથી સરળ પ્રોટોકોલ એ પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ હતો માની લો કે ખૂબ જ નાની એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ખૂબ જ નાની એમ્બેડ સિસ્ટમ છે અને ભાગ્યે જ કોઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે તો પછી પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ ઉપયોગમાં લેવાશે તેને ઓપરેટિંગ સિસ્ટમનો ખૂબ ઓછો ટેકો જોઈએ છે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નને દૂર કરે છે પરંતુ તે પછી ચેઇન બ્લૉકિંગ અને ડેડલોક્સથી પીડાય છે અને તેથી તેને કાળજીપૂર્વક પ્રોગ્રામ કરવાની જરૂર છે પરંતુ અહીં ચેઇન બ્લૉકિંગ અને ડેડલોક્સ ઉભા થશે નહીં કારણ કે પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ નાની એપ્લિકેશનો માટે વપરાય છે પરંતુ અહીં હાયેસ્ટ લોકર પ્રોટોકોલ વિશે પ્રશ્ન ઉભો થાય છે તેને ઓપરેટિંગ સિસ્ટમનો મધ્યમ ટેકો જોઈએ છે ચેઇન બ્લૉકિંગ અને ડેડલોક સમસ્યાને હલ કરે છે પરંતુ તે પછી એક નવી સમસ્યા રજૂ કરે છે જે મધ્યવર્તી અગ્રતા કાર્યો દ્વારા બ્લૉકિંગ એટલે કે તેઓ ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼નનો ભોગ બને છે અને તે નોંધપાત્ર હોઈ શકે છે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલે મૂળભૂત ઇન્હેરિટન્સ પ્રોટોકોલ અને હાયેસ્ટ લોકર પ્રોટોકોલની મોટાભાગની સમસ્યાને હલ કરી દીધી હતી તે ડેડલોક અને ચેઇન બ્લૉકિંગથી મુક્ત છે હાયેસ્ટ લોકર પ્રોટોકોલથી વિપરીત ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼ન અહીં ખરેખર ઓછા છે મુખ્ય કારણ એ છે કે રિસોર્સ મેળવવા માટેના કાર્યની પ્રાધાન્યતા જ્યાં સુધી કોઈ રિસોર્સ માટે ઉચ્ચ અગ્રતા કાર્ય વિનંતી કરતું નથી ત્યાં સુધી તે બદલાતી નથી તે ચર્ચા સાથે ચાલો કાર્યો રીઅલ ટાઇમ કાર્યો વચ્ચેના રિસોર્સ વહેંચણી પરની આપણી ચર્ચાઓનો અંત કરીએ ચાલો આપણે મલ્ટિપ્રોસેસર શેડયુલિંગની ચર્ચા કરવાનું પ્રારંભ કરીએ કારણ કે આજકાલ મલ્ટિપ્રોસેસર સામાન્ય બની ગઈ છે નાના એમ્બેડેડ એપ્લિકેશનોમાં પણ મલ્ટિપ્રોસેસરનો ઉપયોગ થાય છે અને હંમેશાં બધાં સર્વર્સ ડેસ્કટોપ લેપટોપ હેન્ડહેલ્ડ ડિવાઇસીસવગેરેમાં મલ્ટિપ્રોસેસરનો ઉપયોગ થાય છે પરંતુ પરિણામો જે આપણે પહેલાં જોઇ લીધા હતા તે યુનિપ્રોસેસર્સ માટે હતા નીચેનાં તે પહેલાંનાં પરિણામો છે જે મલ્ટિપ્રોસેસર પરિસ્થિતિ સાથે ઉપયોગ માટે વિસ્તૃત કરી શકાય છે પરંતુ મલ્ટિપ્રોસેસર શેડયુલિંગ એ એક જ પ્રોસેસર કરતા વધુ મુશ્કેલ સમસ્યા છે લિયુના શબ્દોમાં જેણે રીઅલ ટાઇમ કાર્યોના શેડયુલિંગના ક્ષેત્રમાં નોંધપાત્ર રીતે કામ કર્યું છે અને લિયુ લેહોકઝ્કી લિયુ લેલેન્ડ અલ્ગોરિધમ્સને ડિરાઇવ કર્યું છે તે એક સરળ હકીકત છે કે ઘણા પ્રોસેસરો ફ્રી હોવા છતાં પણ તે જ સમયે કાર્ય ફક્ત 1 પ્રોસેસરનો ઉપયોગ કરી શકે છે આ વિવિધ પ્રોસેસરોના શેડયુલિંગની મુશ્કેલીમાં આશ્ચર્યજનક રકમ ઉમેરશે નીચે મલ્ટિપ્રોસેસર્સના શેડયુલિંગ માટેની મુશ્કેલીઓ અને કેટલાક સરળ અલ્ગોરિધમ અને કેટલીક સરળ વ્યૂહરચના છે અહીંના મોટાભાગના પરિણામો છેલ્લા 30 વર્ષમાં પ્રાપ્ત થયા હતા અને મોટાભાગની વાસ્તવિક સમયની મલ્ટિપ્રોસેસર શેડયુલિંગ સમસ્યાઓ NP hard સમસ્યાઓ છે અને તેથી સરળ શ્રેષ્ઠ ઉકેલો ફક્ત એડજસ્ટ નહીં કરે ત્યાં ખૂબ ઓછા ઑપ્ટિમલ પરિણામો છે મોટે ભાગે હ્યૂરિસ્ટિક અભિગમો જે ઉપયોગમાં લેવાય છે અને સિમ્પલીફાઇડ ટાસ્ક મોડેલોનો ઉપયોગ થાય છે જો મલ્ટિપ્રોસેસર શેડ્યુલિંગ સમસ્યા અવલોકન કરવામાં આવે છે તો પછી ત્યાં ખરેખર 2 પેટા પ્રોબ્લેમ્સ છે એક ટાસ્ક એસાઈનમેન્ટની સમસ્યા છે અને બીજી શેડ્યુલિંગ સમસ્યા છે એસાઈનમેન્ટ સમસ્યામાં આપણે પહેલા નક્કી કરીએ છીએ કે કયા પ્રોસેસર પર કયું કાર્ય ચાલશે અને પછી તે કેવી રીતે અથવા કયા સમય સુધી ચાલશે ત્યાં 2 પેટા સમસ્યાઓ છે જે છે પ્રથમ કયું કાર્ય કયા પર પ્રોસેસર ચલાવવું અને બીજું શેડ્યૂલિંગ અલ્ગોરિધમ કેવી રીતે રન થશે કાર્ય અસાઇનમેન્ટ સમસ્યા પ્રોસેસરને શેડ્યૂલ કરવાની સમસ્યા સાથે કાર્ય સોંપી દેવાનું છે અને તે પછી પ્રોસેસરને સોંપાયેલ કાર્યને કેવી રીતે શેડ્યુલિંગ કરવું પરંતુ જેમ આપણે પહેલાથી જ સૂચવ્યું હતું કે મલ્ટિપ્રોસેસર માટેના ઓપ્ટિમલ શિડ્યુલર હાજર નથી કારણ કે આ બધી NP hard સમસ્યાઓ છે પણ પછી કોઈએ યુનિપ્રોસેસર અને સ્ટેટિક અગ્રતા સિસ્ટમો માટે ઓપ્ટિમલ શેડ્યુલર શોધવાની જરૂર છે કારણકે આપણે જાણીએ છીએ કે રેટ મોનોટોનિક શેડ્યુલર એ ઓપ્ટિમલ શેડ્યુલર છે ઉપરાંત ડાયનામિક અગ્રતાની સ્થિતિમાં પ્રારંભિક ડેડ્લાઇન પ્રથમ ઓપ્ટિમલ શિડ્યુલર પરંતુ તે પછી EDF પર રેટ મોનોટોનિક શિડ્યુલરની ગૂંચવણો વિશે પ્રશ્ન ઉભો થાય છે જો કોઈ ઇમ્પ્લિમેન્ટેશનના પાસાઓ જેમને ધ્યાનમાં લીધા છે તો પછી તે રેટ મોનોટોનિક શિડ્યુલર માટે તે લિનીઅર છે કારણ કે જો કોઈ સુનિશ્ચિત કરે છે કે ત્યાં નિશ્ચિત અગ્રતા છે અને પછી ઇમ્પ્લિમેન્ટેશન O અગ્રતામાં શેડ્યૂલર ચલાવી શકે છે રેટ મોનોટોનિક માટે લિનીઅર છે જ્યારે EDF માટે log n છે અને રેટ મોનોટોનિક માટે આપણી પાસે વધુ કાર્યક્ષમ શેડ્યૂલર છે જે O શેડ્યૂલર છે જે ચર્ચા કરી હતી પરંતુ સામાન્ય રીઅલ ટાઇમ શેડ્યૂલિંગ મલ્ટિપ્રોસેસર અથવા ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમમાં NP hard સમસ્યા છે નીચે કેટલાક ટાસ્ક અસાઇનમેન્ટ અલ્ગોરિધમ અને શેડ્યૂલિંગ અલ્ગોરિધમ છે કારણ કે એકવાર પ્રોસેસરને અસાઇન થાય પછી મલ્ટિપ્રોસેસર શેડ્યૂલિંગમાં 2 વસ્તુઓ હોય છે ટાસ્ક અસાઇનમેન્ટ અને ટાસ્ક શેડ્યૂલિંગ ટાસ્ક અસાઇનમેન્ટ અલ્ગોરિધમમાં ત્યાં કેટલાક સ્ટેટિક અસાઇનમેન્ટ હોય છે અને ક્રિયાઓ પ્રોસેસરને સ્ટેટિકલી સોંપી દેવામાં આવે છે કે જે એકવાર ક્રિયાઓ સોંપાયા પછી તે પ્રોસેસર પર એક્ઝેક્યુટ કરે છે જ્યારે ડાયનામિક અલ્ગોરિધમ્સમાં જ્યાં કાર્ય એક પ્રોસેસરથી બીજામાં સ્થાનાંતરિત કરી શકે છે અને તે પણ કોઈ પણ સમય ઇન્સ્ટન્સ પર તે પછી જુદા જુદા પ્રોસેસરો પર એક્સિક્યૂટ કરે છે સ્વાભાવિક રીતે સ્ટેટિક સરળ અને વધુ કાર્યક્ષમ છે અને યુટિલાઇઝેશન બૈલન્સિંગ અલ્ગોરિધમ RMA માટે નેક્સ્ટ ફિટ અલ્ગોરિધમ અને EDF માટે બિન પેકિંગ અલ્ગોરિધમ કેટલાક ઉદાહરણો છે જ્યારે ડાયનામિક પ્રાયોરિટી માટે ફોકસ્ડ એડ્રેસિંગ અને બિડિંગ એલ્ગોરિધમ અને બડી એલ્ગોરિધમ કેટલાક ઉદાહરણો છે નીચે યુટિલાઇઝેશન બૈલન્સિંગ અલ્ગોરિધમ વિશે ચર્ચા છે જે એક ટાસ્ક અસાઇનમેન્ટ અલ્ગોરિધમ છે અહીં ક્રિયાઓ એક કતારમાં જાળવવામાં આવે છે અને આ ઉપયોગના વધતા ક્રમમાં ગોઠવાય છે આપણે એક સમયે કતારમાંથી એક કાર્ય બહાર કાઢીએ છીએ અને તે પછી તપાસો કે કયું પ્રોસેસર છે જે હાલમાં સૌથી વધુ અંડરયુટિલાઇઝ છે અને આપણે તેને તે સોંપીએ છીએ આમ મૂળભૂત રીતે તે લોભી અલ્ગોરિધમ છે આપણે હાલમાં જેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે તે એક તરફ ધ્યાન આપીશું અને પછી તેને કાર્ય સોંપીશું છેલ્લે એવું જોવા મળ્યું છે કે એલ્ગોરિધમ અસાઇનમેન્ટ પૂર્ણ થયા પછી વ્યક્તિગત પ્રોસેસરોનું યુટિલાઇઝેશન ખરેખર મીન યુટિલાઇઝેશન એટલે કે u i ≠ u જેટલું નથી અન્ય શબ્દોમાં કહીએ તો આ લોભી એલ્ગોરિધમનો ઉપયોગ કરીને પણ યુટિલાઇઝેશન સંપૂર્ણ બેલેન્સ નથી અને યુટિલાઇઝેશન બેલેન્સિંગ એલ્ગોરિધમનો ઉપયોગ EDFના જોડાણમાં થાય છે જોકે ફાળવણી યુટિલાઇઝેશન બૈલન્સિંગ અલ્ગોરિધમ દ્વારા કરવામાં આવે છે વ્યક્તિગત પ્રોસેસરનું શેડ્યૂલિંગ EDF અલ્ગોરિધમ દ્વારા કરવામાં આવે છે ઇડીએફનો ઉપયોગ અને રેટ મોનોટોનિક શિડ્યુલર ઉપયોગ નહીં કરવાનું તેનું કારણ એ છે કે EDFમાં પ્રોસેસરનો યુટિલાઇઝેશન 1 સુધીનો હોઈ શકે છે જ્યારે રેટ મોનોટોનિક શિડ્યુલરમાં યુટિલાઇઝેશન પ્રોસેસરને સોંપેલ કાર્યોની સંખ્યા પર આધાર રાખે છે અને તે આપણે આપણા યુટિલાઇઝેશન બૈલન્સિંગ અલ્ગોરિધમમાં ધ્યાનમાં લીધું નથી આમ તે ઇડીએફ છે જેનો યુટિલાઇઝેશન બૈલન્સિંગ અલ્ગોરિધમ સાથે ઉપયોગમાં લેવાય છે આપણે ટાસ્ક શેડ્યૂલ કરવામાં ચર્ચા કરી રહ્યા છીએ જે બધી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સનો કેન્દ્રિય મુદ્દો છે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ અને પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચેના તફાવતને ઓળખવા અને રિસોર્સ કે જે આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે તે એ રીઅલ ટાઇમ પ્રાધાન્યતા સ્તરોનો ટેકો છે જેનો ઉપયોગ રીઅલ ટાઇમ એપ્લિકેશન માટે અથવા પરંપરાગત બિન રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ શકે છે રીઅલ ટાઇમ શેડ્યૂલરમાં ખાસ કરીને રેટ મોનોટોનિક એલ્ગોરિધમમાં જ્યાં ડિઝાઇન સમય દરમિયાન ક્રિયાઓને અગ્રતા સોંપ્યા પછી પ્રાધાન્યતામાં ફેરફાર થવો જોઈએ નહીં આને સ્ટેટિક પ્રાયોરિટી અથવા રીઅલ ટાઇમ અગ્રતા સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે આગામી વ્યાખ્યાનમાં આપણે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમોની ચર્ચા કરીશું જ્યાં તેઓ કાર્યોની પ્રાથમિકતાઓને બદલતા રહે છે દરેક વખતે જ્યારે કાર્ય ચાલે છે ત્યારે તેની પ્રાથમિકતાઓને ફરીથી ગણતરી કરવામાં આવે છે અને નવી અગ્રતા મૂલ્યો સોંપવામાં આવે છે અને આ ખરેખર સ્ટેટિક અગ્રતા સ્તર નથી એક રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમએ સ્ટેટિક અગ્રતા સ્તરનું સમર્થન કરવું જોઈએ અને એકવાર ડિઝાઇનર કોઈ કાર્યને અગ્રતા સોંપે તે તે અગ્રતા સ્તર પર સ્થિર રહેવું જોઈએ બીજું ઓપરેટિંગ સિસ્ટમએ કેટલાક વાસ્તવિક સમય કાર્યોના શેડ્યૂલિંગ નીતિ જેવી કે રેટ મોનોટોનિક શિડ્યુલરને ટેકો આપવો જોઈએ આ શેડ્યૂલિંગ પોલિસી એ બધી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમોની કેન્દ્રિય આવશ્યકતા છે રિસોર્સ શેરિંગ પ્રોટોકોલ માટેના સપોર્ટ વિશે નીચે આપેલ છે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ જેવા પ્રોટોકોલ્સ અથવા ઓછામાં ઓછી મૂળભૂત ઇન્હેરિટન્સ યોજના ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સમર્થિત હોવી જોઈએ કોઈપણ નોન ટ્રિવિઅલ રીઅલ ટાઇમ એપ્લિકેશનને વિકસિત કરવા માટે ઉપરાંત કાર્યનો પ્રિમીશન સમય માઇક્રોસેકન્ડ્સ અથવા મિલિસેકન્ડ્સનો ક્રમનો હોવો જોઈએ પરંતુ તે સેકંડનો હોવો જોઈએ નહીં કારણ કે ઘણી રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં રિસ્પૉન્સનો સમય ફક્ત થોડા મિલિસેકન્ડનો હોય છે પરંતુ યુનિક્સ જેવી પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રિમ્પશનનો સમય સેકંડના ક્રમનો છે ઉપરાંત આપણી પાસે ઇન્ટરપ્ટ લેટન્સી રિકવાયર્મન્ટ છે લેટન્સી નાની હોવી જોઈએ એટલે કે ઇન્ટરપ્ટ થાય અને જ્યારે ઇન્ટરપ્ટને પ્રોસેસ કરવામાં આવે છે તે સમય ઓછો હોવો જોઈએ ત્યાં વધારાની આવશ્યકતાઓ છે જેમ કે મેમરી લોકીંગ સપોર્ટ એકવાર જ્યારે કોઈ કાર્ય ચોક્કસ મેમરીનો ઉપયોગ કરે છે ત્યાં હાર્ડ ડિસ્ક પર સ્વેપ ન થવી જોઈએ અને તેને મેમરીમાં લોક્ડ રહેવું કરવું જોઈએ ટાઈમર માટે સપોર્ટ કારણ કે રીઅલ ટાઇમ એપ્લિકેશનોમાં ટાઈમર્સ ખૂબ જ નિર્ણાયક હોય છે બંને પિરીયોડીક ટાઈમર અને એપરિઓડિક ટાઈમર રીઅલ ટાઇમ ફાઇલ સિસ્ટમને ટેકો આપવો જોઈએ અને ડિવાઇસ ઇંટરફેસિંગ સુવિધાઓ સાથેના મુદ્દાઓ આગામી વ્યાખ્યાનમાં વિસ્તૃત કરવામાં આવશે આ રીઅલ ટાઇમ એપ્લિકેશંસમાંથી ઘણાને વિવિધ પ્રકારના પેરિફેરલ ડિવાઇસેસ સાથે કામ કરવાની જરૂર છે આપણે વ્યાખ્યાનના અંતે છીએ અને હવે પછીનાં વ્યાખ્યાનમાં આ મુદ્દાઓ વિશે વિસ્તૃત વર્ણન કરીશું